ચાલો મને એક ઉદાહરણ લેવા દો હું એક સરળ સર્કિટ વચ્ચે કંઇ પણ જોડવાની જરૂર નથી અને તેની આજુબાજુનું વોલ્ટેજ શોધો આ ચોક્કસ કેસમાં પોલારિટિ લીધી હોત તો તે હોઈ શકે છે V નોટ બાય 4 હવે પાછળ જોવું પડશે અને રેઝિસ્ટન્સ એકદમ સમાન છે આપણે આ વખતે નિયંત્રિત સોર્સ આસપાસ KVL લાગુ કરીને આપણી પાસે 10 વોલ્ટ એ 1 કિલો Ω × Ix બરાબર છે જે રેઝિસ્ટર 1 કિલો Ω × Ix પર ડ્રોપ છે જે કરંટ નિયંત્રિત વોલ્ટેજ સોર્સ પર ડ્રોપ છે આ 2 કિલો Ω × Ix છે આ બેને ઉકેલવાથી આપણે સરળતાથી જોયું કે Vth એ 5 વોલ્ટ છે જાણી જોઈને I 2 કેસ જ્યાં Vth નેગેટિવ થાય છે તે જુઓ હવે હું જાણું છું કે આ V ટેસ્ટ એ 1 કિલો Ω × Ix બરાબર છે હું હજુ સુધી જાણતો નથી કે Ix શું છે હવે હું એ પણ જાણું છું કે આ V ટેસ્ટ પણ આ બે પોઇન્ટ વચ્ચેનું વોલ્ટેજ છે અને Ix ની દિશાને ધ્યાનમાં લેતા વોલ્ટેજ ડ્રોપ Ix × 1 કિલો Ω છે તેથી V ટેસ્ટ પણ 1 કિલો Ω × Ix છે તેથી આ બે ઉમેરીને V ટેસ્ટ એ I ટેસ્ટ થી ઇન્ડિપેન્ડન્ટ રીતે શૂન્ય બનશે થેવેનિન રેઝિસ્ટન્સ જે V ટેસ્ટને I ટેસ્ટ દ્વારા ડિવાઇડ કરવામાં આવે છે તે 0 Ω હશે તેથી ફરીથી આ થોડો વિચિત્ર કેસ છે પરંતુ કારણ કે આઉટપુટ કરંટ કંટ્રોલ વોલ્ટેજ સોર્સ પર છે તમે અપેક્ષા રાખો છો કે તમે શૂન્ય Ω રેઝિસ્ટન્સ જોશો તેથી આપણી પાસે Rth એ 0 Ω છે તેથી આ 0 Ω છે અને સર્કિટ હકીકતમાં 1 અને 1 પ્રાઇમ વચ્ચે આઇડિયલ 5 વોલ્ટ વોલ્ટેજ સોર્સની જેમ કાર્ય કરે છે તેથી જો આ રેઝિસ્ટર માટે હોય તો તમને તેની સાથે સિરિઝમાં થોડો રેઝિસ્ટન્સ મળ્યો હોત પરંતુ આ કરંટ કંટ્રોલ વોલ્ટેજ સોર્સ છે તેથી આ રીતે પાછળ જોવાથી રેઝિસ્ટન્સ શૂન્ય થઈ જાય છે પરંતુ ફરીથી હું અહીં જે બાબત પ્રકાશિત કરવા માંગુ છું તે એ છે કે પ્રક્રિયા ખૂબ જ વ્યવસ્થિત છે તમે આઉટપુટ સર્કિટ ખોલો ઓપન સર્કિટ વોલ્ટેજ શોધો અને તમે સર્કિટના તમામ ઇન્ડિપેન્ડન્ટ સોર્સને રદ કરો અને થેવિનિન રેઝિસ્ટન્સ Rth નક્કી કરો